ફ્રી સ્પેસમાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ I ગુણાત્મક ચિત્ર અગાઉના વ્યાખ્યાનમાં સેટઅપ કરેલા તરંગ સમીકરણો સાથે હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તે જોવા માટે તૈયાર છીએ આપણે આપણી ચર્ચા ખૂબ જ સરળ રાખીશું અને પ્લેન વેવ્સ ને ધ્યાનમાં લઈશું તેનો અર્થ એ છે કે એક દિશામાં ટ્રાવેલ કરતા પ્લેન પર એમ્પ્લીટ્યુડ સમાન હશે ખાસ કરીને હું X દિશામાં ટ્રાવેલ કરતું તરંગ લેવા જઈ રહ્યો છું તેથી હું તમને E ને Y દિશામાં અને B ને Z દિશામાં લેવા માટે પ્રોત્સાહિત કરીશ અને તમને બતાવીશ કે તેઓ સમય અને સ્પેસ સાથે બદલાય છે તેઓ એકબીજાને ટકાવી રાખે છે તેથી ચાલો કહીએ કે E એ X પર છે અને જેમ તમે થોડે દૂર જાઓ છો E બદલાઈને Eyxx બનશે અહીં E એ Y દિશામાં છે એ જ રીતે B એ Z દિશામાં છે તેથી ચાલો આપણે અહીં Z મૂકીએ અને જેમ જેમ તમે થોડે દૂર જાઓ તેમ તે Bzxx બનશે અને તે પણ સમય સાથે બદલાય છે હવે હું ફેરાડેના નિયમ Faraday's law પરથી જાણું છું કે E નું કર્લ E B∂t છે ખાસ કરીને આ કેસમાં જો હું આના જેવો લંબચોરસ લઉં જે અહીં કાળા તીરો દ્વારા બતાવ્યા પ્રમાણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ટ્રાવેલ કરે છે તો હું જાણું છું કે ફેરાડેના નિયમ પ્રમાણે મારી પાસે E dS થશે જ્યાં dS એ એરિયા છે સ્લાઇડ સમયનો સંદર્ભ લો 0210 હવે કારણકે E માત્ર Y દિશામાં છે તેથી આમાંની આડી રેખાઓ લાઈન ઈન્ટીગ્રલ માં યોગદાન આપતી નથી ચાલો આ લંબચોરસની પહોળાઈ y લઈએ આપણે આ અગાઉના વ્યાખ્યાનમાં સ્ટોક્સ થીયરમ Stokes' theorem ની સાબિતી વખતે જોયું હતું આપણને ડાબી બાજુની કાળી લાઈનોમાંથી નેગેટીવ દિશામાં Eyxy મળે છે અને જમણી બાજુએ મને EyxyEy∂xxy મળે છે જમણી બાજુ એ લાઈન ઉપરની તરફ જઈ રહી છે આ લાઈન ઈન્ટીગ્રલ છે જે ∂tBx y ના બરાબર છે હવે હું અહીં પાર્શિયલ ડેરિવેટીવ મૂકવા જઈ રહ્યો છું કારણકે હવે આ ઈન્ટીગ્રલ સાઈન હેઠળ નથી ચાલો અમુક ટર્મ્સ કેન્સલ કરીએ અહીં આ આની સાથે કેન્સલ થાય છે આ બંને પણ કેન્સલ થાય છે અને મને Ey∂x Bz∂t મળે છે EyxyEyxyEy∂xxy ∂tBx y તેથી આમાંથી આપણને શું મળે છે અહીં મેં X દિશા Y દિશા અને Z દિશા લીધેલી છે આપણે E આ તરફ લીધેલ છે અને B ને તરફ લીધેલ છે તરંગ જમણી તરફ ટ્રાવેલ કરે છે આપણે ફરીથી જોઈશું કે તે કેવી રીતે જમણી તરફ ટ્રાવેલ કરેલ છે અને આપણને Ey∂x Bz∂t મળે છે આ એક સમીકરણ છે ચાલો હવે બીજું સમીકરણ એપ્લાય કરીએ જે મને B00E∂t આપે છે યાદ કરો આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ માંથી મળે છે આના માટે હું અહીં XZ પ્લેનમાં એક લંબચોરસ લઈશ અને તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લઈ જઈશ હવે આ X દિશા છે આ Y દિશા છે આ Z દિશા છે અને આ અંતર x અને આ અંતર z છે હવે સ્ટોક્સ થીયરમ મને B dl00ddtE ds સમીકરણ આપે છે અગાઉની દલીલની જેમ B dl માં Bzxz છે અહીં આપણે ફરીથી Z દિશામાં જઈ રહ્યા છીએ તેથી અહીં z છે X અક્ષની સમાંતર રેખાઓ અહીં કોઈ યોગદાન આપતી નથી કારણકે B એ તે લાઈનને લંબ છે તેથી અહીં BzxBz∂xx z છે અને આ 00Ey∂tx z ના બરાબર છે ફરીથી આપણે થોડી ટર્મ્સ કેન્સલ કરીએ આ ટર્મ આની સાથે કેન્સલ થશે આ x અને z કેન્સલ થશે અને મને અંતે Bz∂x00Ey∂t સમીકરણ મળશે ds Bzxz BzxBz∂xx z00Ey∂tx z Bz∂x00Ey∂t તેથી આપણે Y દિશાના E અને Z દિશાના B માટે બે સમીકરણો મેળવ્યાં છે આપણે Ey∂x Bz∂t અને Bz∂x 00Ey∂t સમીકરણ મેળવ્યા છે ચાલો જોઈએ કે આ બે સમીકરણોમાંથી આપણે આ ફિલ્ડ્સ વિશે શું શીખી શકીએ હવે પહેલા સમીકરણ Ey∂x Bz∂t માં જો તરંગ ટ્રાવેલ કરી રહ્યું હોય તો તે ±1vEy∂t ના બરાબર થશે જ્યાં v એ તરંગની ગતિ છે અને આ તરત જ આપણને દર્શાવે છે કે Bz±Eyv હોવું જોઈએ આપણે જાણીએ છીએ કે ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ c ઝડપ સાથે ટ્રાવેલ કરે છે તો આપણે ±Eyc લખી શકીએ અહીં પ્લસ સાઈન એ ડાબી તરફ ટ્રાવેલ કરતા તરંગ માટે છે અને માઇનસ સાઈન એ જમણી તરફના તરંગ માટે છે અને તેથી જો તરંગ ડાબી તરફ ટ્રાવેલ કરી રહ્યું હોય તો BzEyc હશે અને તેથી જો તરંગ ડાબી તરફ ટ્રાવેલ કરી રહ્યું હોય તો B એ નેગેટીવ z દિશા તરફ નિર્દેશ કરશે બીજી બાજુ જો મારી પાસે BzEyc હોય તો તરંગ જમણી તરફ જતું હશે તમે જોઈ શકો છો કે EB એ મને તરંગની દિશા આપે છે ચાલો આપણે જોઈએ કે આપણે આ બે સમીકરણોને કેવી રીતે જોડી શકીએ Ey∂x Bz∂t±1vEy∂t vspeed of waves Bz±Eyv±Eyc તો મારી પાસે જે સમીકરણો છે તે Ey∂x Bz∂t અને Bz∂x 00Ey∂t છે જો હું આ પ્રથમ સમીકરણ લઉં તેનું x ના સંદર્ભમાં વધુ એક વાર વિકલન કરું તો મને 2Eyx2 ∂tBz∂x મળે છે અહીં મેં x અને t સ્વિચ કર્યા છે જે 002Eyt2 ની બરાબર છે યાદ કરો આ તરંગનું સમીકરણ છે જેમાં ગતિ 1c200 છે તો આપણે અત્યાર સુધીમાં દલીલ કરી છે કે જો મારી પાસે બે લંબરૂપ ફિલ્ડ્સ E અને B હોય જે સમય અને સ્પેસ બંનેમાં બદલાતા હોય તો તેમના માટે એકબીજા સાથે પ્રોપગેટ કરવું અને ટકી રહેવું શક્ય છે અને તેઓ c જેટલી ગતિથી પ્રોપગેટ થાય છે જે 100 ના બરાબર છે 2Eyx2 ∂tBz∂x002Eyt2 હવે પછીના વ્યાખ્યાનમાં આપણે સીધા મેક્સવેલના સમીકરણોમાંથી આ તરંગ સમીકરણ વધુ કાળજીપૂર્વક રીતે મેળવીશું